લિનયર ઐલ્જબ્રા ડિસ્ટન્સ હાયપર પ્લેનસ અને હાલ્ફ સ્પેસઆઇગન વૅલ્યુઝ આઇગન વેક્ટર તેથી ચાલો આપણેડેટા સાયન્સના લિનયર ઐલ્જબ્રા પરના આપણા વ્યાખ્યાનો ચાલુ રાખીએ આ વ્યાખ્યાનમાં આપણે ડિસ્ટન્સ હાયપર પ્લેનસ અને હાલ્ફ સ્પેસઆઇગન વૅલ્યુઝ આઇગન વેક્ટર વિશેની ચર્ચા ચાલુ રાખીશું તેથી આપણે શું કરવા જઈ રહ્યા છીએ તે છે કે આપણે મલ્ટી ડાયમેન્શનલ સ્પેસના સમીકરણો વિશે વિચારવા જઈશું અને પછી જીઓમેટ્રિક્સ ઓબ્જેક્ટસ વિષે વિચારશું કે જે આ સમીકરણો રજૂ કરે છે તો ચાલો જોઈએ કે સમીકરણો જીઓમેટ્રિક્સ દ્રષ્ટિકોણથી શું થાય છે આ કરવા માટે ચાલો 2 ડાયમેન્શનલથી પ્રારંભ કરીએ ચાલો ધારી લઈએ કે આપણી પાસે X1 અને X2માં 2 ડાયમેન્શનલ સ્પેસ છે અને ચાલો આપણે એમ પણ ધારીએ કે આપણી પાસે એક સમીકરણ છે જે વેરીએબલ્સ X1 અને X2 ને સંબંધિત છે જેaX1 bx c 0 છે તેથી આપણે સમજવું છે કે આ સમીકરણ કઈ જીઓમેટ્રિને રજૂ કરે છે આ કિસ્સામાં તે 2 ડાયમેન્શનલ સ્પેસમાં બહાર આવ્યું છે આ સમીકરણ એક રેખાને રજૂ કરે છે જે અહીં દર્શાવવામાં આવ્યું છે તેથી 2 ડાયમેન્શનલ સ્પેસમાં એક સમીકરણ રેખાને રજૂ કરે છે તેથી કોઈ પૂછે છે કે 2 સમીકરણો શું રજૂ કરે છે અને આને સમજવા માટે જો તમે આ ચિત્રને આ રીતે જુઓ તો ચાલો કહી શકીએ કે મારી પાસે એક સમીકરણ છે જે એક લીટી છે ચાલો આપણે બીજું સમીકરણ પણ લખીયે જે પણ એક રેખા છે પછી જો આ બંને સમીકરણો સંતોષવા હોય તો તે આ ઇન્ટરસેકટિંગ પોઇન્ટ હોવો જોઈએ તેથી જો આ સમીકરણો એકસાથે ઉકેલી શકાય તેવા હોય તો તે 2 વેરીએબલ્સમાં 2 સમીકરણો બિંદુને રજૂ કરે છે હવે જો આ વેરીએબલ્સ વચ્ચે કોઈ સંબંધ નથી તો અમે કહીશું કે અમે 2 ડાયમેન્શનલ સ્પેસમાં ના બધા પોઈન્ટ્સને રજૂ કરી રહ્યા છીએ અને આ વેરીએબલ્સ વચ્ચે કોઈ સંબંધ નથીજે કન્સ્ટ્રૈન્ટ ના લીધે આ પોઈન્ટ્સ કાં તો લાઈન હોઈ શકે અથવા એક જ પોઇન્ટ હોઈ શકે ચાલો હવે આ સમીકરણ જોઈએ અને પછી તેને સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ફોર્મમાં ફરીથી લખીશું અને તે ફોર્મ નીચે મુજબ છે જે nTX b 0 છે n એ કોલમ વેક્ટર છે જે અહીં વ્યાખ્યાયિત થયેલ છે X એ વેરીએબલ્સ X1 અને X2નું વેક્ટર છે અને જો તમે આ સમીકરણ અને આ સમીકરણ વચ્ચે સરખામણી કરો છો તો તમે જોશો કે b c તેથી એક સામાન્ય સમીકરણ nTX b 0 ના સ્વરૂપમાં લખી શકાય છે હવે અમે સમજવા માંગીએ છીએ કે આ n આ ઉદાહરણમાં શું દર્શાવે છે હવે જો તમે આ ચિત્રને અહીં જુઓ તો અમે n ને આ લાઇનને નોર્મલ તરીકે બતાવ્યું છે ચાલો જોઈએ કે તે શા માટે સાચું છે તે જોવા માટે ચાલો પ્રથમ લાઇન પરના 2 પોઇન્ટ જોઈને શરૂ કરીએ તો ચાલો આપણે આ બિંદુ X1 થી શરૂ કરીએ અને પછી X2 નોંધ લો કે આ બંને પોઇન્ટ લાઇન પર છે તેથી જ્યારે હું X1 ને લાઇન માટેના સમીકરણમાં સબસ્ટિટ્યૂટ કરું છું તેને nTX1 b 0 સંતોષવા જોઈએ જે અહીં બતાવવામાં આવ્યું છે અને જ્યારે હું X2 ને લાઇન માટેના સમીકરણમાં સબસ્ટિટ્યૂટ કરું છું કે જે nTX2 b 0 પણ સંતોષવા જોઈએ હવે તમે જે કરી શક્યા તે છે કે તમે બીજા સમીકરણમાંથી પ્રથમ સમીકરણને બાદ કરી શકો b રદ થશે તમારી પાસે nTX2 X1 0 હવે ચાલો આ સમીકરણનું અર્થઘટન કરીએ વેક્ટર એડીશનથી તમે જાણો છો કે જો મારી પાસે X1 X1 આ દિશામાં છે તેથી જ્યારે હું X1 X1 કરું છુંહું X2 1 X1 એડ કરી રહ્યો છું જે અહીંથી પ્રારંભ કરીને અહીં જવાની બરાબર છે જે મૂળભૂત રીતે આ લાઇનની દિશામાં વેક્ટર એડીશન દ્વારા છે તેથી આ સમીકરણ મૂળભૂત રીતે અમને જે કહે છે તે એ છે કે આ લાઇનની દિશામાં છે અને અમારા ઓર્થોગોનિલિટી વ્યાખ્યાનમાંથી આપણે પહેલાં જોયું અમે કહ્યું જો Aᵀ b 0 તો પછી a અને b ઓર્થોગોનલ છે કારણ કે nT 0 છે અને આ કવોન્ટિટી લાઇન n ની દિશામાં છે તે લાઇનની પર્પન્ડિક્યુલર હોવું જોઈએ તેથી આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ખ્યાલ છે કે આપણે ડેટા સાયન્સમાં ઉપયોગ કરીશું જ્યારે આપણે લિનયરલી સેપરેબલ ક્લાસીસ જોઈશું અને પછી ક્લાસીફાયિંગ ક્લાસીસ કે જે લિનયરલી સેપરેબલ છે હવે જો તમે આ વિસ્તૃત કરવા માંગતા હો અને પછી પ્રશ્ન પૂછો જો મારી પાસે એક 3 ડાઈમેન્શનલ સ્પેસમાં એક સમીકરણ છે તો તે શું રજૂ કરે છે હવે સમીકરણનું સ્વરૂપ ખૂબ સરખા હશે તમારી પાસે અહીં કંઈક આવું હશે અને હવે ધારો કે તમારી પાસે 3 વેરીએબલ્સ X1 X2 X3 છે N n1 n2 n3 હોઈ શકે તેથી એ જ સમીકરણ n1 X1 n2 X2 n3 X3 b 0 હશે તેથી જે nTX b 0 છે તેથી તમારી સિસ્ટમનું ડાઈમેન્શન ગમે તે હોય તમે હંમેશાં nTX b 0 0 આ ફોર્મમાં એક લિનયર સમીકરણનું પ્રતિનિધિત્વ કરી શકો છો હવે અમે એક ક્વેસ્ચન પૂછીએ છે એક સમીકરણ 3 ડાઈમેન્શનલ સ્પેસમાં શું પ્રતિનિધિત્વ કરશે 3 ડાઈમેન્શનલ સ્પેસમાં એક સમીકરણ એક પ્લેન 2 ડાઈમેન્શનલ ઓબ્જેક્ટનું પ્રતિનિધિત્વ કરશે આ જોવાની રીત એ છે કે 3 ડાઈમેન્શનલમાં આપણી પાસે 3 ડિગ્રી ફ્રીડમ છે જો તમે એક સમીકરણ લખો છો તો તમે એક ડિગ્રી ફ્રીડમ છીનવી રહ્યા છો તેથી અમારી પાસે 2 ડિગ્રી ફ્રીડમ છે અને 2 ડિગ્રી ફ્રીડમ ઓબ્જેક્ટ એ મૂળરૂપે એક પ્લેન છે અને આ તે અહીં બતાવવામાં આવ્યું છે તેથી જો મારી પાસે એક સમીકરણ છે તો તે સમીકરણ આ પ્લેનને અહીં રજૂ કરશે જે આપણે જોઈએ છીએ અને આપણે અહીં લાઈન તરફ કેવી રીતે નોર્મલ દોર્યું તેનાથી ખૂબ સમાન આ n પ્લેનનું નોર્મલ રજૂ કરશે તેથી આ પ્લેનની બહારના પ્લેનને ઓર્થોગોનલ પ્રોજેકશનનું પ્રતિનિધિત્વ કરશે તેથી n એ રજૂ કરે છે તેથી 3 ડાઈમેન્શનમાં એક સમીકરણ પ્લેનનું પ્રતિનિધિત્વ કરશે અને 3 ડાઈમેન્શનમાં 2 સમીકરણો એક લાઈનનું પ્રતિનિધિત્વ કરશે કારણ કે આપણી પાસે 3 ડિગ્રી ફ્રીડમ છે જો તમે 2 દૂર કરો છો તો તમારી પાસે એક છે એક ડાઈમેન્શનલ ઓબ્જેક્ટ એક લાઈન છે અને જો તમારી પાસે 3 સમીકરણો છે તો તમારી પાસે 3 3 0 છે 0 ડાઈમેન્શનલ ઓબ્જેક્ટ એક બિંદુ હશે અને જ્યાં સુધી આ 3 સમીકરણો કન્સિસ્ટન્ટ અને સોલ્વેબલ હોય ત્યાં સુધી આ એક બિંદુ હશે આપણે કયા સમીકરણો શું રજૂ કરે છે તે વિશે વાત કરી એવી બાબતોમાંની એક કે જેમાં અમને ખૂબ રસ છે અને તમે આને ડેટા સાયન્સમાં ફરીથી અને ફરીથી જોશો કેમ કે આપણે પછીથી કેટલાક અલ્ગોરિધમ જેમ કે પ્રિન્સીપલ કોમ્પોનન્ટ એનાલિસિસ શીખવીએ છીએ અમે હંમેશાં સપાટી પર વેક્ટર રજૂ કરવામાં રસ ધરાવતા હોઈએ છીએ અમને આવું કરવામાં કેમ રુચિ છે તે કારણ છે કારણ કે ઘણી વખત આપણે ઓબ્જેક્ટ્સના નાના સેટ અથવા નાની સંખ્યામાં વેક્ટર દ્વારા ડેટા રજૂ કરવા માંગીએ છીએ તેથી કેટલાક અર્થમાં આ વેક્ટર્સ દ્વારા ડેટાને સંપૂર્ણપણે રજૂ કરી શકાતો નથી તેથી અમે આ સવાલ પૂછી શકીએ કે આ ડેટા પોઇન્ટ માટે જે વેક્ટરના આધારે હું આ ડેટા પોઇન્ટને રજૂ કરવા માંગું છું તેના માટે શ્રેષ્ઠ અંદાજ શું છે તેથી આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે જે આપણે વારંવાર પૂછતા રહીશું એકવાર આપણે ડેટા સાયન્સ ના કેટલાક કોન્સેપ્ટ્સ વિશે વાત કરીશું પછી તમે આને વધુ વિગતવાર અને સ્પષ્ટતામાં સમજી શકશો હમણાં માટે હું આ મૈથેમૈટિકલી જ ટ્રીટ કરું છું અને પછી તમને સમજાવું છું કે અમે કેવી રીતે પ્રોજેકશન્સ કરીએ છીએ અને પ્રોજેકશન્સ લખવા માટે આપણે મેળવી શકીએ તેવા સમીકરણો શું છે આનો અર્થઘટન અને ડેટા સાયન્સમાં આ માટેનો ઉપયોગ એ કંઈક છે જે આપણે પછીથી આ કોર્સ સાથે આગળ વધતા જઈશું તો ચાલો આપણે ખૂબ સરળ ઉદાહરણ લઈએ ચાલો માની લઈએ કે મારી પાસે એક પ્લેન છે જે આ ચિત્રમાં અહીં બતાવવામાં આવ્યું છે મારી પાસે પ્લેન મૂળભૂત રીતે હોવાથી આપણે A₃ ડાયમેન્શનલ સ્પેસ જોઈ રહ્યા છીએ પ્લેનને 2 ડાયમેન્શન દ્વારા રજૂ કરવું પડે છે કારણ કે તે 2 ડાયમેન્શન ઓબ્જેક્ટ છે ચાલો આપણે ધારીએ કે આ પ્લેન માટેના બેઝિક વેક્ટર ν₁ અને ν₂ છે બેઝિક વેક્ટર શું છે તેની ચર્ચા પહેલાનાં વ્યાખ્યાનમાં કરી છે તેથી 2 ડાયમેન્શન ઓબ્જેક્ટ માટે અમને 2 બેઝિક વેક્ટરની જરૂર પડશે તો ચાલો માની લઈએ કે આ બેઝિક વેક્ટર ν ₁ અને ν₂ છે ફક્ત રીકેપ માટે કે આ બેઝિક વેક્ટર્સ શાના માટે ઉપયોગી છે આ પ્લેનની કોઈપણ લાઇન મૂળભૂત રીતે ν ₁ અને ν₂ ના લિનયર કોમ્બિનેશન તરીકે લખી શકાય છે આ તે છે જે અમે પહેલાં વર્ણવ્યા છે કે આ પ્લેન પરના દરેક બિંદુઓ અથવા કોઈપણ વેક્ટરના લક્ષણ માટે આ બેઝિક વેક્ટર પૂરતા છે તેથી કોઈપણ વેક્ટર ν ₁ અને ν₂ ના લિનયર કોમ્બિનેશન તરીકે લખી શકાય છે હવે આ તસવીર જે રીતે દોરવામાં આવી છે તમે જોશો કે આ પ્લેન છે અને મેં કહ્યું છે કે એક વેક્ટર જે પ્લેનમાંથી બહાર આવી રહ્યું છે તેથી આ સ્પષ્ટ રીતે પ્લેનમાં નથી તેથી તે બહાર પ્રોજેક્ટ કરી રહ્યું છે તેથી ડેટા સાયન્સના દૃષ્ટિકોણથી જો તમે એનાલજી બનાવવા માંગતા હો તો આપણે અહીં શું કહી રહ્યા છીએ તે છે મારી પાસે અહીં એક X ડેટા છે જે આ વેક્ટર દ્વારા રજૂ થાય છે હું આને ફક્તν ₁ અને ν₂ ના ફંક્શન તરીકે લખવા માંગું છું તેથી અન્ય શબ્દોમાં હું આ વેક્ટર Xનું પ્રતિનિધિત્વ કરવા માંગુ છું ટૂલમાં હું પ્લેનની બહાર બરાબર પ્રોજેક્ટિંગ કરી શકતો નથી તેથી હું પૂછી શકું છું કે આ પછીની શ્રેષ્ઠ વસ્તુ શું છે જે હું આ કિસ્સામાં કરી શકું તે કરવા માટે આગળની શ્રેષ્ઠ બાબત એ છે કે આ વેક્ટરને પ્લેન પર પ્રોજેક્ટ કરવું કારણ કે આખરે જો કે હું આ વેક્ટરને ફક્ત આ 2 બેઝિક વેક્ટર્સથી લખું છું જે તે પ્લેનમાં હોવું જોઈએ હવે પ્લેનમાં ઘણા વેક્ટર છે હું શોધવા માંગું છું કે આ પ્લેનમાં આ માટેનો શ્રેષ્ઠ પ્રોજેકશન શું છે તેથી સામાન્ય વિચાર કહેવાનો રહેશે મારે અહીં એક બિંદુ જોઈએ છે જે હું લખીશ અને જો આ વેક્ટરનો પ્રોજેકશન છે તો હું ઇચ્છું છું કે આ અંતર ઓછું કરવામાં આવે તેથી તમે જોઈ શકો છો કે તે શા માટે છે આ વિશે વિચારો જો તમે તેને પ્લેનમાં પ્રોજેકટીંગ ચાલુ રાખશો જો આ નજીકનો બિંદુ છે જો વેક્ટર પહેલાથી જેવું હોય તો તે જ વેક્ટર હશે જે પ્રોડક્ટ પણ છે રાઈટ તેથી જેવું આ વેક્ટર પ્લેનની બહાર સહેજ ઉપર જાય છે હું ઇચ્છું છું કે તે પ્રોજેક્ટ બેક કરે તેથી તે પ્રોજેકશનના તે બિંદુની નજીક છે તેથી આપણે મૈથેમૈટિકલી કેવી રીતે આ કોન્સેપ્ટ્સને સમજાવીએ તેથી આપણે તે અહીં કરીએ છીએ પ્રથમ આ 2 ડાયમેન્શન કિસ્સામાં X̂ એ નીચલા ડાયમેન્શન પર X નું પ્રોજેકશન છે અને X̂ નીચલા ડાયમેન્શનમાં હોવું જરૂરી છે અમે પહેલાથી જ જાણો છો કે તેν ₁ અને ν₂ ના લિનયર કોમ્બિનેશન તરીકે લખી શકાય છે તેથીX̂ c1 ν₁ c2 ν2 છે c1અને c2 હજી નક્કી કરવાનું બાકી છે તેથી આપણે તે જાણતા નથી પ્રોજેક્શનના આ વિચારનો ઉપયોગ કરીને અમે આ 2 ને અજમાવવા અને નક્કી કરવા જઈ રહ્યા છીએ તેથી આપણે જે કહેવા જઈ રહ્યા છીએ તે છે કે જો આ પ્રોજેક્શન છે તો અહીંથી સૌથી નજીકનો પોઇન્ટ ત્યારે હશે જ્યારે હું પર્પન્ડિક્યુલર દોરીશ અથવા પ્લેન પર પર્પન્ડિક્યુલર છોડું છું તેથી જ્યાં સુધી આ 2 પોઇન્ટ હું વેક્ટર n દ્વારા કનેક્ટ કરું ત્યાં સુધી તે વેક્ટર આ પ્લેનની પર્પન્ડિક્યુલર છે પછી મને આ પ્લેનનો સૌથી નજીકનો પોઇન્ટ મળ્યો હોત જે હું પ્રોજેક્શનની દ્રષ્ટિએ જ જાઉં છું તો વેક્ટર એડિશનનો ઉપયોગ કરીને ફરીથી આપણે અહીંથી શરૂ કરી શકીએ ચાલો કહીએ આ x છે તેથીXને X̂ n રીતે લખી શકાય છે કે જે અહીં લખ્યું છે અને X̂ c1 ν1 c 2 ν2 તરીકે એક્સપાન્ડ કરવામાં આવ્યા છે સૂચના કે જ્યારે અમે આ લખીયે છે ફેક્ટ એ છે કે અમે એક પ્રોજેક્શન જે n માંથી આવે છે અને પ્લેન ને પર્પન્ડિક્યુલર છે તેનો ઉપયોગ કરી રહ્યા છે તેથી પ્લેન ને પર્પન્ડિક્યુલર થવાનો અર્થ શું છે જો n એ પ્લેન ને પર્પન્ડિક્યુલર હોય તો આપણે જાણીએ છીએ કે nTν અથવા ν ₁T n બંને એક સરખા 0 હશે એ જ રીતે nTν ν ₂ Tn પણ 0 હશે તેથી આ 2 ફેક્ટ છે જે જાણશે જો n પ્લેન ને પર્પન્ડિક્યુલર છે તો આપણે c1 અને c2 ની ગણતરી કરવા માટે આનો ઉપયોગ કેવી રીતે કરીશું તે હું તમને આગળની સ્લાઇડ્સમાં બતાવવા જઇ રહ્યો છું તેથી ચાલો પહેલા આ ν₁Tn 0 લો મેં પહેલું સમીકરણ લખ્યું ચાલો હું અગાઉની સ્લાઇડમાંથી n લખીશ કારણ કે X c1 ν c ₁ 2 ν n હતો હું ખાલી c1 ν₁ અને c2 ν2 ને બીજી બાજુ ખસેડું છું અને મારી પાસે આ સમીકરણ છે હવે જ્યારે હું આ સમીકરણને એક્સપાન્ડ કરીશ મને ν₁TX c 1 ν₁Tν મળશે અને મારી પાસે અન્ય શબ્દ પણ હશે જે અહીં c2 ν₁T ν હશે પ્રથમ કેસ તમને બતાવવા તમે કેવી રીતે 2 ઓર્થોગોનલ દિશાઓ પર પ્રોજેક્શન કરી શકો છો હવે જો આ 2 દિશાઓ ઓર્થોગોનલ છે તેના બેઝિક વેક્ટર પોતે ઓર્થોગોનલ છે તો આપણે જાણીએ છીએ કે આ 0 હશે આ જ કારણ છે કે આ ટર્મ સમાપ્ત થાય છે અને મારી પાસે ν₁TX c1 ν₁T ν 0 આને બીજી બાજુ લો અને પછીν₁Tν₁ને છેદમાં લાવો પછી તમને c1 ν₁TX વિભાજિત ν₁Tν₁ મળશે હવે તમે તે જ વિચારનો ઉપયોગ કરી શકે છે અને પછી ν₂Tn 0 માટે ગણતરીઓ કરી શકો છો અને જ્યારે તમે આ કરો છો ફરી તમે ν₂Tν₁ અથવા ν₁Tν₂ 0 આ હકીકત નો ઉપયોગ કરો છો કારણ કે આ ઓર્થોગોનલ દિશાઓ છે અને પછી તમને c2 માટે ν₂TX ν₂Tν ₂ આ સમીકરણ મળશે તમને એક વાર આ મળી જાય પછી તમે પ્રોજેકશન ને બેક આઉટ કરી શકો છો પ્રોજેકશન એ c1 વખત ν₁ c2 વખત ν ₂ છે તેથી આ રીતે તમે વેક્ટરને 2 ઓર્થોગોનલ દિશાઓ પર પ્રોજેક્ટ કરો છો અને આને 3 ઓર્થોગોનલ દિશાઓ 4 ઓર્થોગોનલ દિશાઓ અને તેથી વધુમાં વિસ્તૃત કરી શકાય છે 3 ઓર્થોગોનલ દિશાઓ હોય તો તમને c ₁ માટે ν₁TX ν₁Tν₁ મળશે આ c 2 માટે છે અને ત્રીજા કોન્સ્ટન્ટ c3 માટે ν3Tν3 દ્વારા વિભાજિત ν3TX મળશે તેથી તમે આ રીતે પ્રોજેક્શન કરો છો આ એક ખૂબ જ મહત્વપૂર્ણ વિચાર છે અને આનો ઉપયોગ ડેટા સાયન્સમાં ઘણી જગ્યાએ કરવામાં આવશે તેથી આને સ્પષ્ટ રીતે સમજવું યોગ્ય છે હવે ચાલો આપણે આ પ્રોજેક્શન માટે એક ઉદાહરણ કરીશું ચાલો આપણે ખૂબ જ સરળ ઉદાહરણ લઈએ ચાલો કહીએ કે મારી પાસે વેક્ટર 1 2 3 ટ્રાન્સપોઝ છે તેથી કોલમ વેક્ટર તેથી આ ડાયમેન્શનલ સ્પેસમાં એક વેક્ટર છે હવે ચાલો 2 વેક્ટર લઈએ અને પછી પ્લેન બનાવીએ તો ચાલો વેક્ટર ν ₁ લઇએ જે 1 1 2 છે અને ν₂ જે 2 0 1 છે અને પછી પ્રયત્ન કરો અને જુઓ હું X ને આના પર પ્રોજેક્ટ કરી શકું કે નહિ ચાલો પહેલા આપણે શોધીએ કે શું આ 2 વેક્ટર ઓર્થોગોનલ છે તેથી તે કરવા માટે આપણે ν₁Tν₂ કરવું પડશે તેથી હું 1 1 2 2 0 1 કરવા જઇ રહ્યો છું તેથી આ એક વખત 2 1 વખત 0 0 2 વખત 1 2 તેથી 2 2 0 હશે તેથીઅમને આ ખબર છે કે 2 વેક્ટર ઓર્થોગોનલ છે તેથી આપણે પહેલા આપેલા સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ હવે આ સૂત્ર આપણે અહીં લાગુ કરીએ છીએ તેથી આ છે ν₁TX ટ્રાંસપોઝમાફ કરશો આ XTν₁ છે જે 1 1 2 છે અને આ ν₁Tν₁ હોવું જોઈએ તેથી તે એક વર્ગ 1 વર્ગ 2 વર્ગ હશે તેથી 1 1 4 6 તેથી આ કોન્સ્ટન્ટ c1 છે જે આપણને મળે છે અને આ ν ₁ દ્વારા ગુણાકાર થાય છે અને જો તમે અહીં બીજી ટર્મ જુઓ તેથી આ XT છે આ ν₂ 2 0 1 છે અને આ ν₂Tν ₂ હોવું જોઈએ તેથી આ ₂2 02 12 5 હોવું જોઈએ અને અમારી પાસે આ વેક્ટર ν ₂ છે તેથી એકવાર તમે તેને સિમ્પલીફાય કરો પછી તમે નીચેના પ્રમાણે પ્રોજેકશન મેળવો છો તેથી મારો અસલ ડેટા વેક્ટર 1 2 3 જ્યારે આ 2 બેઝિક વેક્ટર્સ દ્વારા સ્પાન સ્પેસ પર પ્રોજેક્ટ કરવા માં આવે છે ત્યારે આ બને છે તેથી બીજા શબ્દોમાં કહીએ તો જો મારી પાસે ડેટા પોઇન્ટ 1 2 3 છે અને પછી હું કહું છું કે હું આને ફક્ત 2 વેક્ટર જે મેં પેહલા આઈડેન્ટીફાય કર્યા હતા તેની સાથે રજૂ કરવા માંગુ છું કે જે કોઈ પણ કારણો હોઈ શકે તો શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ નીચે આપેલ છે પ્રોજેકશન કહે છે હવે અમે અમુક ચોક્કસ દિશાઓ પર પ્રોજેકટીંગ પર વાત કરી જ્યારે અમે આ દિશાઓ ઓર્થોગોનલ હોય ત્યારે પ્રોજેકશન્સ વિશે પણ વાત કરી હતી હું આવનારી સ્લાઇડ્સમાં આને જનરાલીઇઝ કરવાનો છું તેથી કે અમારું પરિણામ જનરલ રહે અને તે ઘણી જગ્યાએ ઉપયોગમાં લઈ શકાય છે તેથી હું તે જોવાનું છું કે આપણે આ વેક્ટર્સને જનરલ દિશાઓ પર કેવી રીતે પ્રોજેક્ટ કરી શકીએ તો ચાલો k લિનયરલી ઇંડિપેંડેન્ટ વેક્ટર દ્વારા સ્પાન સ્પેસ પર X ના પ્રોજેકશન ની સમસ્યાને ધ્યાનમાં લઈએ હવે મેં અહીં ઓર્થોગોનલની આ કલ્પના છોડી દીધી છે હું ખાલી કહી રહ્યો છું કે આ વેક્ટર્સ ઇંડિપેંડેન્ટ છે પહેલાંની જેમ હું X ને k લિનયરલી ઇંડિપેંડેન્ટ વેક્ટર્સ પર પ્રોજેક્ટ કરવા માંગું છું હું તે પ્રોજેકશન નું પ્રતિનિધિત્વ X̂ તરીકે કરી રહ્યો છું અને આ X̂ k લિનયરલી ઇંડિપેંડેન્ટ વેક્ટર્સ દ્વારા સ્પાન સ્પેસ માં છે હું આ K વેક્ટર્સના એક લિનયર કોમ્બિનેશન તરીકે આ લખી શકે જે મેં અહીં લખ્યું છે તેથી જો તમે આનો એક્સપાન્ડ કરો તો તમને મળશે c1 ν1 c2ν2 અને તે રીતે ck νk આ સમીકરણમાં નોંધ લો આને ખરેખર કાળજીપૂર્વક સમજવું મહત્વપૂર્ણ છે આ સમીકરણમાં ν ₁ ν₂ νk બધા વેક્ટર છે અને c1 c2 ck સ્કેલર કોન્સ્ટન્ટ્સ છે આ સમીકરણ આપણે આ ફોર્મમાં પણ લખી શકીએ છીએ જ્યાં આપણે શું કરીએ છીએ અમે આ વેક્ટર્સ મેટ્રિક્સમાં સ્ટેક કરીયે છે તેથી ઉદાહરણ તરીકે જો એક્સ એ n ડાયમેન્શનલ સ્પેસ Rnમાં હોય તો તો પછી આપણે ધારીશું કે આ દરેક વેક્ટર પણ Rn માં છે તેથી ν₁ થી νk બધા Rn ના એલિમેન્ટસ છે અને જ્યારે તમે k વેક્ટર્સને આની જેમ મેટ્રિક્સમાં સ્ટેક કરો છે તો પછી તમે n બાય k ના ડાયમેન્શનનો મેટ્રિક્સ મેળવશો અને કેમકે k કોન્સ્ટન્ટ્સ છે જેને મેં વેક્ટરમાં મૂક્યું છે તેથી આ k બાય 1નો વેક્ટર હશે અને તમે નોટિસ કરી શકો છો કે n બાય K વખત k બાય 1 તમને n બાય 1 વેક્ટર આપશે જે આ X̂ આમ છતાં n બાય 1 વેક્ટર k લિનયરલી ઇંડિપેંડેન્ટ વેક્ટર્સ દ્વારા સ્પાન સ્પેસ માં છે જો તમે બેક જાઓ તો હવે આ ધ્યાનમાં લેવાની એક મહત્વપૂર્ણ બાબત છે અને પછી કહો કે હું આને વિસ્તૃત કરું પછી મૂળભૂત રીતે તમારે આ મેળવવું જોઈએ અને આ મેટ્રિક્સ ગુણાકાર વિશે વિચારવાની બીજી રીત છે જે સમજવું અગત્યનું છે તેથી ચાલો હું આને કેટલાક ખૂબ જ સરળ ઉદાહરણોથી સમજાવું જેથી આપણે પછીના સમયમાં તેનો ઉપયોગ કરી શકીએ તેથી જો મારી પાસે મેટ્રિક્સ 0 0 0 1 છે અને હું આ 0 0 વડે ગુણાકાર કરવા માંગું છું આ કરવાની પ્રમાણભૂત રીત વન ટાઈમ્સ વન 1 ટાઈમ્સ વન અને 0 ટાઈમ્સ વન 1 ટાઈમ્સ વન તેથી આ 2 1 હશેબરાબર આ તમારું પ્રમાણભૂત મેટ્રિક્સ ગુણાકાર છે જે તમે જોયું છે તમે આનો અર્થ થોડો અલગ રીતે પણ કરી શકો છો તમે કહી શકો કે આ મેટ્રિક્સ ગુણાકાર પણ આ વેક્ટરના 1 0 1 ટાઈમ્સ આ વેક્ટર છે તેથી આ આપણે આ વિશે વિચારી શકીએ છીએ મેટ્રિક્સ ગુણાકાર તરીકે હવે જો તમે નોંધ્યું છે કે આ તમને રીસલ્ટ 2 ટાઈમ્સ 2 0 0 પણ આપશે તો આપણે શું કરી રહ્યા છીએ કે અહીં ઘણી કોલમ છે અને ત્યાં છે આ સ્કેલર કોન્સ્ટન્ટ્સ આના જેવા છે તેથી જ્યારે આપણે આ ગુણાકાર કરીશું ત્યારે આ પહેલી કોલમની c1 ગણી હશે જેમ કે આપણે અહીં કેવી રીતે લખ્યું છે તેથી આ c1 ટાઇમ્સ ν₁ c 2 ટાઇમ્સ ν ₂ બધી રીતે c k ટાઇમ્સ νk તો આ અને આ એક સરખા છે અને તમે જુઓ કે આ આ છે તેથી X̂ v ટાઈમ્સ c લખી શકાય છે જ્યાં v એ મેટ્રિક્સ છે જ્યાં આ બધા બેઝિક વેક્ટર કોલમમાં સ્ટેકડ છે અને c સ્કેલર કોન્સ્ટન્ટ્સ છે જે એક કોલમ તરીકે સ્ટેક કરવામાં આવ્યા છે હવે અહીંથી પ્રોજેક્શનને ઓળખવા આગળ વધીએ ત્યારબાદ આપણે ઓર્થોગોનિલિટી આઇડિયાનો ઉપયોગ કરીએ છીએ યાદ રાખો અમારી પાસે X X̂ n એનો અર્થ એ થાય કે n X X̂ અને જો X̂ એક પ્રોજેકશન હોવું જોઈએ તો પછી n વેક્ટર હોવું જોઈએ જે k લિનયરલી ઇંડિપેંડેન્ટ વેક્ટર્સ દ્વારા સ્પાન સ્પેસ માં ઓર્થોગોનલ છે n ઓર્થોગોનલ હોવા માટે આ k લિનયરલી ઇંડિપેંડેન્ટ વેક્ટર્સ દ્વારા સ્પાન જીઓમેટ્રિક ઓબ્જેક્ટના N એ દરેક વેક્ટર્સ માટે ઓર્થોગોનલ હોવું જોઈએ તેથી કે જે અમે v1 ν₁TX X̂ 0 છે ν₂TX X̂ 0 છે તેના બદલે એક મેટ્રિક્સ ફોર્મમાં લખીએ છે તેથી અમે આને મેટ્રિક્સ ફોર્મમાં લખીએ છીએ જ્યાં આપણે કહીએ છીએ vT ત્યાં મારી પાસે ν₁Tν₂ ટ્રાન્સપોઝ હશે બધી રીતે ν kT વખત X X̂0 હવેX̂ પહેલાની સ્લાઇડ પર થી v ટાઈમ્સ c તેથી TX vc 0 તેથી જો હું આને વિસ્તૃત કરું તો મને vT X vTv c 0 મળશે જો હું આ ટર્મ ને બીજી બાજુ લઈ જાઉં અને પછી ઈન્વર્સ કરો મને c vTv inverse vTX મળશે જ્યારે પણ અમે ઈન્વર્સ લઈએ ત્યારે આપણે હંમેશાં ખાતરી કરવી પડશે કે આપણે ખરેખર એક ઈન્વર્સ ઓળખી શકીએ આ કિસ્સામાં મને vTv ઈન્વર્સ માટે ખાતરી આપવામાં આવશે જો v ની કોલમ લિનયરલી ઇંડિપેંડેન્ટ હોય અને હકીકત એ છે કે આપણે આ બેઝિક વેક્ટરને પહેલેથી જ લિનયરલી ઇંડિપેંડેન્ટ તરીકે પસંદ કર્યા છે અમને ખાતરી આપે છે કે તે લિનયરલી ઇંડિપેંડેન્ટ છે તેથી આ ઈન્વર્સ કંઈક એવી છે જે અસ્તિત્વમાં છે એકવાર અમે આ cની ગણતરી કરી પછી આપણે જાણીએ છીએ X̂ v ટાઈમ્સ c છે તેથી હું ફક્ત આ v c બેક પ્લગ કરું છું અને મને પ્રોજેક્શન માટે અભિવ્યક્તિ મળે છે તેથી તમે સામાન્ય દિશાઓ પર આ રીતે પ્રોજેક્શન કરો છો હવે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ વિચાર છે જેનો ઉપયોગ ઘણા ડેટા સાયન્સ એલ્ગોરિધમ્સમાં થાય છે હકીકતમાં આ પ્રિન્સીપલ કોમ્પોનેન્ટ એનાલિસિસ માટે બેકબોન છે અને આ ઘણા અન્ય મશીન લર્નિંગ એલ્ગોરિધમ્સમાં પણ વપરાય છે તેથી આ વિચારને ખૂબ સ્પષ્ટ રીતે સમજવું મહત્વપૂર્ણ છે હવે આપણે પ્રોજેકશન્સને સમજી લીધું છે હવે પછીનાં વ્યાખ્યાનમાં હું હાયપર પ્લેન અને હાયપર સ્પેસની કલ્પના વર્ણવીશ અને પછી આઈગન વૅલ્યુસ અને અને આઈગન વેક્ટર્સ પર ચાલુ રાખીશ હું તમને આગામી વ્યાખ્યાન જોઈશ